લેકચર નંબર 44માં તમારું ફરી સ્વાગત છે અને આજે આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશનની ચર્ચા કરીશું અને ખાસ કરીને આપણે આ લિનિયર ટ્રાન્સફોર્મેશન માટે રેન્ક અને નલિટી થીઅરમ વિશે તથા કર્નલ અને ઇમેજ લિનિયર ટ્રાન્સફોર્મેશન વિશે પણ વાત કરીશું તેથી ચાલો આપણે લિનિયર મેપિંગ અથવા લિનિયર ટ્રાન્સફોર્મેશન શું છે તેની સાથે પ્રારંભ કરીએ તેથી અહીં આપણે આ બે વેક્ટર જગ્યાઓ વિશે વાત કરીશું તેથી X અને Y ને બે વેક્ટર સ્પેસ અને FX→Y મેપિંગ હોઈ શકે આમ જો નીચેની આ બે શરતો સંતોષાય તો તેને લિનિયર ટ્રાન્સફોર્મેશન અથવા લિનિયર મેપિંગ કહેવામાં આવે છે તો આ શરતો શું છે વેક્ટર સ્પેસ X માંથી કોઈપણ બે u અને v વેક્ટર માટે જો આપણે FuvFuF આ ટ્રાન્સફોર્મેશન લાગુ કરીએ તો તો આ બે શરત માંથી તે એક શરત છે જે આ કહેવા માટે જરૂરી છે કે આ એક લિનિયર ટ્રાન્સફોર્મેશન છે અને બીજી શરત એ છે કે કોઈ પણ સ્કેલર k માટે વાસ્તવિક સંખ્યાઓનો સેટ અને u∈X હોય એવો કોઈપણ વેક્ટરનો F એ F નો k ના સ્કેલર k થી u સાથેના ગુણાકાર ને સંતોષ આપવો જોઈએ તેથી FkukF થશે તેથી લિનિયારીટી માટેની આપણી પાસે આ બે શરતો જરૂરી છે જેની એક શરત FuvFuF છે અને બીજી શરત એ છે કે આ મેપ FkukFuને પણ સંતોષ કરવો જોઈએ તેથી અહીં 2 રીમાર્ક છે જે ઉપર આપેલી 2 શરતો છે તેથી આ 2 શરતો FuvFuFv અને FkukF જેની આપણે હમણાં જ ચર્ચા કરી છે અને આ બે શરતોને એકમાં જોડી શકાય છે અને તે આ મુજબ Fk1uk2vk1Fuk2Fv છે તેથી અહીં આપણે મૂળભૂત રીતે તે બંનેને જોડીએ છીએ તેથી આ u ના v સાથેના ઉમેરો હતું જે પહેલાથી જ અહીં છે કે Fk1uk2v એ k1Fuk2Fv ની બરાબર હોવું જોઈએ તેથી ઉદાહરણ તરીકે પ્રથમ શટેપ માં k1Fu લઈએ અને પછી તેમાં k2Fv ઉમેરતા તે બરાબર શરત નંબર 1 છે અને શરત નંબર 2 હવે આપે છે કે આ k1Fuk2Fv ની બરાબર હોવું જોઈએ તેથી બંને શરતો સંતુષ્ટ થાય છે એકવાર Fk1uk2v ની આ સિચ્યુએશનિ અહીં આવી જાય અને આપણે તેને k1Fuk2Fv ની બરાબર છે કે નહિ તે જોવા લાગુ કરીએ તો આપણે કહી શકીએ કે આપેલ ટ્રાન્સફોર્મેશન એ લિનિયર ટ્રાન્સફોર્મેશન છે તેથી ફરી નોંધ લો કે k 0 માટે તેથી બીજી સિચ્યુએશનિમાં દાખલા તરીકે જો આપણે k 0 મૂકીએ તો તે આપણને F આપશે તેથી 0 અને u નો ગુણાકાર એ વેક્ટર સ્પેસની પ્રોપર્ટીસ છે જે 0 વેક્ટર હોવું જોઈએ તેથી F00 તેથી અહીં આપણી પાસે 0 નો Fu સાથેનો ગુણાકાર છે તેથી જ્યારે આપણે આ 0 નો Fu સાથે ગુણાકાર કરીએ ત્યારે F એ આ વેક્ટર સ્પેસ X માં એક એલિમેન્ટ છે અને ફરીથી આ 0 નો એલિમેન્ટ Fu સાથેનો ગુણાકાર 0 જ આપવું જોઇએ તેથી અહીં ફરીથી આપણે આ F 0 ની બરાબર 0 હોવું જોઈએ તેથી આ F એ Yનું એલિમેન્ટ છે તેથી જ્યારે આપણી પાસે આ 0 અને આ Yમાંથી કંઈક હોય ત્યારે ફરીથી તે જ વસ્તુ હોવી જોઈએ તેથી આને આ Yમાં ફરીથી 0 વેક્ટર આપવું જોઈએ આમ અહીં F 0 તેનો અર્થ એ કે દરેક લિનિયર મૅપ આ ડોમેન X થી 0 વેક્ટરને આ રેન્જ Yના 0 વેક્ટર પર લઈ જાય છે તેથી તે બીજી મહત્વપૂર્ણ પ્રોપર્ટી છે જેનાથી આપણે ઝડપથી વેક્ટર સ્પેસ શોધી શકીએ છીએ તેનો અર્થ એ કે આ F00 તેથી વેક્ટર સ્પેસ Y માં 0 ને 0 વેક્ટર પર દર્શાવવો જોઈએ તેથી આપણે અહીં કેટલાક ઉદાહરણો જોઈશું જેમાં આપણે આ લિનિયર મેપ જોઈશું તો ચાલો અહીં F એ એક લિનિયર મેપ છે FR3R3 ની સાથે Fxyzxy0 તેથી અહીં આ R3 નું દરેક એલિમેંટ છે આ xyz દ્વારા સૂચવવામાં અને xy0 દ્વારા દર્શાવવામાં આવ્યું છે તેથી તે આ xy પ્લેનમાં તે x y z પોઇન્ટનો પ્રોજેક્શનછે આમ આ મેપ લિનિયર મેપ છે કે નહીં તે આપણે ચકાસી શકીએ છીએ તેથી અમે આપણે R3 માંથી બે એલિમેંટ લઈએ છીએ તેથી આ R3 ના 2 સભ્યો આ મુજબ છે એક છે uabc અને બીજું છે vabc અને હવે પ્રથમ પ્રોપર્ટીની આ બે ગુણધર્મો આ છે કે જ્યારે આપણે Fuv લાગુ કરીએ ત્યારે તે આપણને FuF આપવું જોઈએ અને આપણે અહીં તે તપાસ કરીશું FuvFaabbcc aabb0 ab0ab0 FuF તેથી આ લાઇનરિટીની પ્રથમ શરત સંતુષ્ટ છે અને હવે આપણે બીજી સિચ્યુએશનિની તપાસ કરીશું જે આ કિસ્સામાં પણ નગણ્ય છે તેથી કોઈપણ k સ્કેલર નંબર માટે આપણે આને ધ્યાનમાં લઈએ છીએ FkuFkakbkc kakb0 kab0 kF તેથી અહીં બંને શરતો FuvFuFv અને FkukF છે તેથી લિનિયર મેપના બંને ગુણધર્મો સંતુષ્ટ થાય છે અને તેથી આ આપેલ મેપ અહીં જે પોઇન્ટ xyz થી xy0 મેપ કરે છે તે એક પ્રોજેક્શન મેપ છે અને તે લિનિયર મેપ છે જે આપણે અહીં બરાબર રીતે સાબિત કર્યા છે તેથી બીજું ઉદાહરણ લઈએ આ કાર્ય FR2R2 એ દર્શાવે છે કે મેપને Fxyx1y2 તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે હવે સવાલ એ છે કે શું આ લિનિયર મેપ છે કે નથી અને તે અહીંથી સ્પષ્ટ છે કારણ કે લિનિયર મેપનો એક ગુણધર્મ એ છે કે તે હંમેશાં 0 થી 0 મેપ ધરાવે છે અને આપણી પાસે અહીં R2માં આપણું 0 એલિમેંટ 00 સિવાય કંઈ નથી તે R2માં એલિમેંટ છે તેથી આ F00 એલિમેન્ટ 00 એલિમેન્ટમાં જો તે લિનિયર મેપ છે કે જે આ લિનિયર મેપની આવશ્યક શરત છે પરંતુ આપણે અહીં જોયું કે જ્યારે આપણે આ F00 લાગુ કરીએ છીએ ત્યારે આપણે શું મેળવીએ છીએ આપણને 12 મળે છે તેથી આ રીતે આ લિનિયર મેપ હોઈ શકતો નથી કારણ કે તે 00 એલિમેંટ સાથે 00 એલિમેંટનું મેપિંગ કરતું નથી પરંતુ તે 00 એલિમેંટને 12 એલિમેંટનું મેપિંગ કરી રહ્યું છે જે લિનિયર મેપ ન હોઈ શકે તેથી બીજું અગત્યનું ઉદાહરણ આપણે જોશું કે આ મેટ્રિસીસ પણ લિનિયર મેપ જેવું જ છે કારણ કે આપણે કોઈપણ m×n મેટ્રિક્સ લઈએ છીએ અને Rn થી X m માં A એ જો ટ્રાન્સફૉર્મેશન ફોર્મ હોય તો આ નિયમ દ્વારા અહીં જો આપણે A નો x સાથે ગુણાકાર કરીએ x એ એલિમેંટ ફોર્મ છે અને પછી તે a આપણને Rm માં મળશે તેથી અહીં A એ આ Rn થી Rm સુધીના મેપ જેવું છે કારણ કે તે અહીં આ Ax વ્યાખ્યા દ્વારા થઈ રહ્યું છે તો આપણું ફંક્શન Ax જેવું છે તેથી આ yAx એ x∈Rny∈Rm થી મેપિંગ કરી રહ્યું છે તેથી જો આ A એ m×n છે તો તે Rn માં એક એલિમેંટને Rm એલિમેંટ બનાવે છે અને આ સરળતાથી જોઈ શકાય છે કારણ કે જો આપણે અહીં mn મેટ્રિક્સને A ના ઓર્ડર મુજબ ધ્યાનમાં લઈએ છીએ તો આ a11 a12 અને a1n a21 a22 અને a2n છે અને પછી આ m th મી રો છે તેથી am1 am2 અને આપણી પાસે છેલ્લા એલિમેંટ પર amn છે તેથી આ m × n મેટ્રિક્સ એ A ઓર્ડરનો છે અને જો આપણે આ Ax ને ધ્યાનમાં લઈએ એનો અર્થ એ કે હવે આ અહીં આ A ને x સાથે ગુણાકાર થશે તેથી x1 x2 અને xn એ Rn ફોર્મમાંથી છે તેનો અર્થ એ કે તેમાં n ઘટકો છે તેથી x1 x2 xn અને હવે જો આપણે આ ગુણાકારની ચર્ચા કરીએ તો શું થશે આ રો નો આ કોલમ સાથે ગુણાકાર થશે તેથી આપણે અહીં મેળવીશું પછી આ ગુણાકાર અને આ રીતે આગળ થતું રહેશે તો આપણે આ m રો મેળવીશું તો આ mth રો ની આ પહેલી રો છે તેથી અહીં પ્રોડક્ટ તરીકે આપણે આ Rmથી વેક્ટર મેળવીશું કારણ કે આમાં m ઘટક હશે અને તેથી આ વેક્ટર Rm તેમનું હશે તેથી જ્યારે આપણી પાસે m ક્રોસ n ઓર્ડરનો મેટ્રિક્સ છે અને જો આપણે તેને Rn ના વેક્ટરથી ગુણાકાર કરીએ તો આ Ax એ Rm સ્પેસમાં વેક્ટર હશે તેથી આ એમ ઓર્ડરની બધી મેટ્રિસીસ m×n ને આપણે લિનિયર મેપ મેપ તરીકે વિચારી શકીએ છીએ લિનિયર મેપ શા માટે મેટ્રિસીસના અમુક ગુણધર્મોને કારણે તેથી પહેલા આપણે જોયું છે કે આ Ax કશું જ નથી પરંતુ તે એક મેપિંગ છે હવે આ એલિમેંટ x જે Rn નો હતો અને તે આપણને આ Rm માં y માં એક એલિમેંટ આપે છે તેથી તે Rn થી Rm સુધી મેપ કરે છે જે આ લિનિયર પ્રોપર્ટી માટે સ્પષ્ટ છે અને જ્યારે આપણે આ AuvAuAv લાગુ કરીએ ત્યારે તે બે ગુણધર્મો છે તેથી u અને v એ Rn ના એલિમેંટ છે તેથી જ્યારે આપણે Auv લાગુ કરીએ છીએ ત્યારે આપણને શું મળશે આ મેટ્રિક્સની જ પ્રોપર્ટી છે તેથી AuAv અને તે લિનિયર મેપ ની શોધમાં આપણે હતાં આ એક એવો ગુણધર્મ છે જે લિનિયર મેપ માટે સંતોષવો જ જોઈએ અને બીજો છે λuλAu તેથી Aλu એ λAu ને સમાન હોવું જોઈએ અને તે મેટ્રિક્સની બીજી પ્રોપર્ટી છે જેને આપણે ઇચ્છતા હોઈએ તો સરળતાથી ચકાસી શકીએ છીએ તેથી m×n ઓર્ડરના મેટ્રિક્સ માટે લિનિયર મેપિંગના બંને ગુણધર્મો સંતુષ્ટ થાય છે તેથી દરેક m×n મેટ્રિક્સ મેપ અને આ મેટ્રિસીસની આ એન્ટ્રી વાસ્તવિક છે પછી તે મેપના એલિમેંટ Rn થી Rm ના હોય છે તેથી આ બીજો મહત્વનો મુદ્દો છે જે આપણે આ વ્યાખ્યાનમાં આગળ શોધીશું કે આ મેટ્રિસીસ કંઈ નથી પરંતુ તે લિનિયર મેપ છે તેથી ઉદાહરણ તરીકે અહીં આપણે આ FR2R3 ને ના સંબંધ દ્વારા જોઈએ છીએ તેથી આ F એ એક લિનિયર મેપ છે અને આપણે તેને તપાસવું પડશે અને તપાસવાની એક રીત એ છે કે આપણે બંને એલિમેંટ R2 માંથી લઈએ છીએ અને પછી જુઓ કે આ Fuv આપણને FuFv આપે છે કે કેમ અને બીજી શરત FλuλFu છે તેથી આપણે આ મેપ પર તે 2 કન્ડિશન અલગથી ચકાસી શકીએ છીએ બીજી સંભાવના અહીં જોશે કે આ Fst છે અને હવે જો આપણે મેટ્રિક્સના ગુણધર્મોને યાદ કરીએ તો આપણે આને મેટ્રિક્સ વેક્ટર ગુણાકારના રૂપમાં મૂકી શકીએ છીએ કારણ કે s અહીં આ કોલમમાં ગુણાકાર થયેલ છે t અહીં આ કોલમમાં ગુણાકાર થાય છે અને તે બરાબર મેટ્રિક્સ વેક્ટર ગુણાકારની મિલકત છે તેથી જો આપણે આ બે કોલમને મેટ્રિક્સની પ્રથમ અને બીજી કોલમ તરીકે મૂકીએ અને પછી ફરીથી આ s t વેક્ટર ત્યાં છે તેથી તે ગુણાકાર એ s વખત વેક્ટર નો t વખત તે વેક્ટર સાથેનો સરવાળો છે મતલબ કે આપણે આને આ મેટ્રિક્સ તરીકે લખી શકીએ છીએ જેમની કોલમ આ આપેલ વેક્ટર્સ છે જે 2 ઓછા 1 4 અને 3 5 ઓછા 3 છે અને આ s t ને આપણે ફરીથી કોલમ વેક્ટર તરીકે મૂકી શકીએ છીએ તેથી આ તે સમયે થાય છે જ્યારે આપણે અહીં આ પ્રોડક્ટની તપાસ કરીએ તો પછી આપણે શું જોયું છે કે આ મેટ્રિક્સ એ લિનિયર મેપ છે તેથી આપણે બીજું કંઇપણ તપાસવાની જરૂર નથી કારણ કે આપણે આને મેટ્રિક્સની દ્રષ્ટિએ આ રીતે લખી શકીએ છીએ અને તેથી આ લિનિયર મેપ જ હોવા જોઈએ તેથી આના મૂળભૂત વલણ વિના બતાવવા માટે કે આ એક લિનિયર મેપ છે કે નહિ તેના માટે આપણે આ રીતે લીધું છે કે તેને આપણે મેટ્રિક્સ મેપ તરીકે રજૂ કરી શકીએ છીએ અને તેથી આ F એક લિનિયર મેપ છે કારણ કે આપણે મેટ્રિક્સની દ્રષ્ટિએ લખ્યું છે મેટ્રિક્સ એ લિનિયર મેપ છે તેથી અહીં ચર્ચા કરવા માટે નો અન્ય મુદ્દો જેને કર્નલ અને લિનિયર મેપિંગની ઈમેજ કહેવામાં આવે છે અને આ FX→Y ને ફરીથી લિનિયર મેપ બનાવો જે X ના એલિમેંટને Y ના એલિમેંટમાં મેપ આપે છે અને કર્નલ F એ Ker x∈XFx0 તરીકે વ્યાખ્યાયિત થયેલ છે આમ આ અહીં કર્નલ છે તેથી આપણી પાસે આ વેક્ટર સ્પેસ X છે અને વેક્ટર સ્પેસ Y છે અને તો કર્નલ શું છે અમે આ બધા પોઇન્ટ અહીં X માં એકત્રિત કરીશું અને જો Y માં આ 0 એલિમેંટનો મેપ હોય તેથી પછી આ સેટ ને આ મેપિંગ F ની કર્નલ કહેવામાં આવશે તો આ કર્નલ F ની વ્યાખ્યા છે X માંના બધા એલિમેંટ જે Y માં 0 એલિમેંટનો મેપ છે સ્વાભાવિક રીતે 0 એલિમેંટ ત્યાં હોવો આવશ્યક છે કારણ કે 0 લિનિયર મેપ માટે 0 પર મેપ હોવો જ જોઈએ તેથી ચોક્કસપણે 0 આ કર્નલમાં હશે પરંતુ અહીં આ કર્નલમાં 0 એલિમેંટ સિવાયના ઘણા અન્ય ઘટકો પણ હોઈ શકે છે ત્યાં બીજું એક પણ છે જેને ઈમેજ કહેવામાં આવે છે Imy∈Ythereexistsx∈XforwhichFxy તેથી આ બરાબર આ જ ઇમેજ છે જેની આપણે સામાન્ય રીતે ચર્ચા કરીએ છીએ જેને આપણે અહીં ધ્યાનમાં લીધી છે તેથી આપણે y ના ફક્ત એ જ એલિમેંટ એકત્રિત કરીશું જે આ X ના કેટલાક એલિમેંટનો મેપ છે તેથી આ 2 Ker F અને Im F વ્યાખ્યાઓ સાથે ચાલો આપણે ફક્ત F x y z સાથે આ સરળ ઉદાહરણ જોઈએ આ ફરીથી તેનો પ્રોજેક્શનમેપ છે તેથી અહીં R3 માં આ કોઈપણ એલિમેંટ તે XY પ્લેનમાં x y 0 માં આ પોઇન્ટ તરફ મેપ કરે છે તો Im F શું છે તેથી ઇમેજ F આપણે y ના બધા એવા એલિમેંટ શોધી રહ્યા છીએ જેની પૂર્વ ઈમેજ X માં છે એનો અર્થ એ કે બધા પોઇન્ટ્સ abc એ R3માં છે જેનો ત્રીજો ઘટક 0 છે કારણ કે તે Y ના ઉમેદવાર છે અને જ્યારે c એ 0 છે અને તેને અનુરૂપ એલિમેંટ પણ X માં છે અને તે આ a અને b સિવાય કંઈ નથી તેથી અહીં આ મેપિંગની ઈમેજ તે બીજું કંઈ નથી પરંતુ બધા જ abc ના એવા પોઇન્ટછે જેનો ત્રીજો ઘટક 0 છે તેનો અર્થ એ કે બધા પોઇન્ટ્સ ab0 માટે તે a અને b માટે ફરીથી વાસ્તવિક સંખ્યા સાથે સંબંધિત છે તેથી આ અહીંની એક ઈમેજ છે અને જ્યારે આપણે અહીં બધા પોઇન્ટપોઇન્ટ નિર્ધારિત કર્યા છે જ્યાં આ ત્રીજો ઘટક 0 છે તે XY પ્લેન સિવાય કંઈ નથી તેથી જે ઇમેજની આપણે પહેલાથી ચર્ચા કરી છે કે આ મેપિંગ કંઈ નથી પરંતુ તે આ R3 માં પોઇન્ટને xy પ્લેન તરફ દોરે છે અને તે તે જ પ્રોજેક્શનમેપ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ અને તેથી આ ઈમેજ આ XY પ્લેન સિવાય કંઈ નથી કારણ કે આ મેપ ફક્ત xy પ્લેનને નિર્દેશ કરે છે તેથી ઈમેજ ઓ ત્યાં XY પ્લેનમાં છે કર્નલ એ X ના તે પોઇન્ટછે જેનો મેપ 0 છે તેથી અહીં આ લિનિયર મેપ ની વ્યાખ્યા મુજબ અહીં કોઈપણ પોઇન્ટ x y z તે x y 0 પર મેપ બનાવે છે તેથી ત્રીજો 0 પર સેટ થશે તેથી આપણે તે બધા એલિમેંટ ઇચ્છીએ છીએ જેમના X ના એલિમેંટ મેપમાં 0 છે તેથી જો આપણે અહીં કોઈ પોઈન્ટ a b 0 લઈએ તો a b 0 પછી અને જ્યારે આપણે લાગુ કરીએ આમ મુદ્દો અહીં એ છે કે જો આપણે આ મેપને ક્યાંય અથવા કોઈપણ એલિમેંટ પર લાગુ કરીશું જ્યાં આપણે આ પ્રથમ 0 અને બીજો ઘટક 0 લીધું છે તેથી આ કંઇ નહીં પરંતુ આ 000 એલિમેંટ હશે તેથી તે આ x y 0 માં એક 0 એલિમેંટ છે તેથી આપણે આ R3 માં તે પોઇન્ટશોધી રહ્યા છીએ કારણ કે તેમના એલિમેંટ કે તેમની ઈમેજ y માં 0 એલિમેંટ સિવાય કંઈ નથી તેથી તે આ મેપિંગની કર્નલ બનાવશે અને આ બરાબર z અક્ષ છે કારણ કે z અક્ષ પર x એ 0 છે અને y એ 0 છે તેથી આખું z અક્ષ એ R3 ના આ 0 એલિમેંટમાં મેપ કરવામાં આવશે અને તે અહીં સ્વાભાવિક છે કારણ કે z અક્ષો પર જ્યારે આપણે પ્રોજેક્શનકરીએ ત્યારે ઓરિજિન સિવાય બીજું કંઈ નથી જેનો અર્થ થાય છે R3 માં 0 એલિમેંટ તેથી અહીં ઈમેજ એ xy પ્લેન છે અને F ની કર્નલ એ z અક્ષ સિવાય બીજું કશું નથી કારણ કે સંપૂર્ણ z અક્ષ આ ઓરિજિનથી મેપ કરે છે અને ઈમેજ નો ઈમેજ અર્થ અહીં છે કે XY પ્લેનમાંના બધા પોઇન્ટ્સ કે જે આ મેપિંગની ઈમેજ છે તેથી તે અહીં એક સરસ થીઅરમ છે કે FX→Y એ લિનિયર મેપિંગ છે પછી F ની કર્નલ તેથી F ની આ કર્નલ અને X ની સબસ્પેસ છે અને F ની ઈમેજ પણ X ની સબસ્પેસ છે તેથી આપણે અહીં આને ઔપચારિક રીતે સાબિત કરવા જઈશું નહીં પરંતુ આ કર્નલ અને આ ઈમેજ ની વ્યાખ્યા અનુસાર ખૂબ જ સરળ છે આપણે વિચારી શકીએ છીએ કે તેઓ સબસ્પેસની રચના કરશે કારણ કે કર્નલ અહીંના બધા એલિમેંટ સિવાય કંઈ ન હતી પરંતુ તે છે જે 0 પર મેપ કરે છે તેથી આપણે મૂળભૂત રીતે સબસ્પેસની તે નજીકની પ્રોપર્ટી જોવાની છે તેથી જો આપણે કોઈપણ બે એલિમેંટ લઈએ અને તે 0 પર મેપ કરે તો તેમનો સરવાળો પણ 0 પર મેપ કરશે તેથી સરવાળો એ પણ અહીં સમાન કર્નલ માટે સમાન હશે અને તે જ રીતે ઈમેજ માટે પણ આપણે બરાબર એ જ વિચારણાને ધ્યાનમાં લઈ શકીએ છીએ તેથી અહીં મુદ્દો એ છે કે આ કર્નલ અને ઈમેજ જે તેઓ સબસ્પેસ બનાવે છે અને ત્યાં બીજું સરસ થીઅરમ છે જેનો ઉપયોગ પછીથી કરવામાં આવશે માની લો કે આ x1x2xm એ વેક્ટર સ્પેસ X છે અને માનો કે આ F એ એક લિનિયર મેપ છે પછી આ પોઇન્ટઓની તેમની ઈમેજ અહીં x ના આ વેક્ટર્સ જે વેક્ટર સ્પેસ X સુધી ફેલાયેલ છે પછી આ Fx1Fx2F પણ છાપશે જેની ઈમેજ ઓ F હશે તેથી અહીં એક ખૂબ સરસ મુદ્દો છે જો આપણે આ સ્પેસ x ના વેક્ટરને જાણીએ અને આપણે જાણીએ છીએ કે આ વેક્ટર્સ સ્પાન વેક્ટર સ્પેસ x અને આ F પછી આ Fx1Fx2F જે તેઓ ફક્ત ઈમેજ F ને વિસ્તૃત કરશે અને સાબિતીનો વિચાર ખૂબ જ સરળ છે તેથી જો આપણે હવે ઈમેજ F માં એક પોઇન્ટ લઈએ અને ત્યાં એક X અસ્તિત્વમાં છે કારણ કે આ ઈમેજ માં એક પોઇન્ટ છે તેથી આ વેક્ટર સ્પેસ X માં X હોવા જોઈએ જેમ કે આ F x એ y ની બરાબર છે અને પછી આપણે આ x લઈએ છીએ કારણ કે આ વેક્ટર સ્પેસ x ના કોઈપણ એલિમેંટને x1x2xm ના લિનિયર સંયોજનો તરીકે રજૂ કરી શકાય છે કારણ કે આ વેક્ટર્સ વેક્ટર સ્પેસ X ને સ્પાન કરે છે તેથી આ લઈને આપણે આ x ને xi ની દ્રષ્ટિએ રજૂ કર્યું તેનો અર્થ એ થાય કે આ xi's ના લિનિયર સંયોજન છે અને હવે આપણે આ x પર લિનિયર મેપ F લાગુ કરીએ છીએ જે આપણને કુદરતી રીતે એલિમેંટ આપશે તેથી x પર આ F અને મેપની લીનિયરીટીને કારણે આપણે આ F ને અહીં આ xi's ની અંદર લઈ શકીએ છીએ કારણ કે તે સતત છે જે લિનિયર મેપ ની વ્યાખ્યા છે તેથી આપણી પાસે xi1mmxm⟹yFxi1mmF છે તો આ લીનિયરીટીને કારણે છે અને હવે આપણે જોઈએ છીએ કે આ y એલિમેન્ટ જેને આપણે આ x F x m ના લિનિયર સંયોજન તરીકે લખ્યું છે એ આના બરાબર છે કે વેક્ટર સ્પેસમાં y કોઈપણ એલિમેંટ y માટે આપણે આ વેક્ટર ને F's ના લિનિયર સંયોજન તરીકે લખી શકીએ છીએ તેથી આ વેક્ટર્સ F એ ઈમેજ F ને સપાન કરશે તેથી અહીં મેટ્રિક્સ મેપિંગની કર્નલ અને ઈમેજ છે આમ કારણ કે આ મેટ્રિક્સ પણ લિનિયર મેપ છે તેથી જો તમે ફક્ત આ 3 રો અને 4 કોલમના આ સરળ ઉદાહરણને જલ્દીથી ધ્યાનમાં લો તો અને દાખલા તરીકે આપણે અહીં R4 માંથી e1e2e3 e4 નો સામાન્ય આધાર લઈએ છીએ જે આ R4 નો માનક આધાર છે જેની વિશે આપણે પહેલા ચર્ચા કરી છે પછી અગાઉના થીઅરમ મુજબ આપણે જાણીએ છીએ કે Ae1 Ae2 Ae3Ae4 એ A ની ઈમેજ ને વિસ્તૃત કરશે આ R3 માં વેક્ટર છે આ ઈમેજમાં વેક્ટર છે અને આપણે પહેલાના થીઅરમમાંથી જાણીએ છીએ કે આ વેક્ટર્સ અહીં આ વેક્ટર્સ ઇમેજને ફેલાવશે તેથી આપણે આ ઈમેજ R3 ના વિસ્તૃત વેક્ટરને જાણીએ છીએ કે જે R3માં છે તો આ A ની ઈમેજ છે તો આ શું છે આ અહીં ચોક્કસ કોલમ છે આ આપેલ મેટ્રિક્સની કોલમ છે તો ઈમેજ કંઈ નથી પરંતુ કોલમ સ્પેસ છે આ કોલમ સ્પેસ એ કોલમની સ્પાન બરાબર છે જેની આપણે પહેલાથી ચર્ચા કરી છે કે તે કોલમ સ્પેસ છે અને આપણે નિરીક્ષણ કર્યું છે કે ઈમેજ એ આ કોલમના ગાળા સિવાય કંઈ નથી તેથી Im એ ચોક્કસપણે A ની કોલમ સ્પેસ છે તેથી જ્યારે આપણે અહીં મેટ્રિસીસ વિશે વાત કરીશું ત્યારે કોલમ સ્પેસ કશું નથી પરંતુ તે કોલમ સ્પેસને ફેલાવશે જે Im સિવાય કંઈ નથી એ જ રીતે કર્નલ અહીં તમામ પોઇન્ટહશે જેમનો મેપ 0 છે તેનો અર્થ એ કે આપણે અહીં R4માં x ના બધા પોઇન્ટ્સ શોધી રહ્યા છીએ અને જેનો મેપ R3 માં 0 પર છે તેથી તેનો અર્થ એ કે આપણે બરાબર શું જોઈએ છીએ આપણે આ મેટ્રિક્સ A ની આ નલ સ્પેસ શોધી રહ્યા છીએ કારણ કે તે નલ સ્પેસની વ્યાખ્યા હતી કે સમીકરણ આપણને નલ સ્પેસ આપે છે તેથી અહીં કર્નલના રૂપમાં નલ સ્પેસ એ મેટ્રિક્સ મેપિંગની કર્નલની નલ સ્પેસ જેટલી જ છે છેલ્લું અહીં લિનિયર મેપનો ક્રમ અને નલિટી છે તેથી જો આપણે યાદ રાખીએ કે ઈમેજ A એ કોલમ સ્પેસ છે અને પછી જ્યારે આપણે મેટ્રિક્સની રેંક વિશે ચર્ચા કરી ત્યારે તે કોલમ અવકાશનું પરિમાણ છે તેથી તે કોલમ અવકાશનું પરિમાણ હતું જે ત્યાંનો ક્રમ હતો તેથી અહીં લિનિયર મેપ ની દ્રષ્ટિએ લિનિયર મેપનો ક્રમ F ની ઈમેજ નું પરિમાણ હશે તેથી F ની ઈમેજ ક્રમ હશે તેથી આ ક્રમની વધુ સામાન્ય વ્યાખ્યા છે જે મેટ્રિક્સના કિસ્સામાં ખાસ કેસ છે અને આપણે મેટ્રિક્સના રેન્કના ખ્યાલ માટે અલગથી ચર્ચા કરી છે તેથી મેટ્રિક્સનો ક્રમ એ કોલમ સ્પેસનું પરિમાણ હતું પરંતુ અહીં આપણી પાસે વધુ સામાન્ય પરિભાષા છે જેને મેપિંગ F ની ઈમેજ કહેવામાં આવે છે તેથી આ કર્નલ F એ F ઈમેજ નાં પરિમાણ સિવાય બીજું કંઈ નથી એ જ રીતે કર્નલ A એ A નું નલ સ્પેસ હતું અને અહીં આ નલિટી છે જેને આપણે નલ સ્પેસનું પરિમાણ કહીએ છીએ તેથી તે નલિટી છે જેની પહેલા આપણે ચર્ચા કરી છે તેથી નલિટી કર્નલના પરિમાણ સિવાય કંઈ નથી તેથી ફરીથી આપણી પાસે કર્નલ વિશેની બે વધુ વ્યાખ્યાઓ છે જે આપણે મેટ્રિક્સ માટે ચર્ચા કરેલ રેન્કની વ્યાખ્યા કરતા વધુ સામાન્ય છે તેથી અહીં F નો ક્રમ F ની ઈમેજ નું પરિમાણ છે અને નલિટી એ Fના કર્નલના પરિમાણ સિવાય કંઈ નથી અને ત્યાં એક થીઅરમ છે કે X ને મર્યાદિત પરિમાણની વેક્ટર સ્પેસ રહેવા દો અને આ F ને લિનિયર મેપ રહેવા દો પછી આ રેન્ક વત્તા નલિટી એ X ના પરિમાણની બરાબર છે તેથી આ રેન્ક નલિટી થીઅરમ ની આપણે મેટ્રિસીસ માટે પણ ચર્ચા કરી હતી જ્યાં ક્રમ વત્તા નલિટી એ ચલોની સંખ્યા n હતી જે આ કિસ્સામાં અહીં છે કારણ કે આ A એ મેપ Rn થી Rm સુધી છે જેથી આ ડોમેનનું પરિમાણ એ X ના પરિમાણ ને બરાબર છે તેથી rankFnullityFdim⁡ નું જે પરિણામ છે એ આપણી પાસે મેટ્રિક્સ માટે છે તેના કરતા વધુ સામાન્ય છે તારણ પર આવીએ તો આમ આપણે લિનિયર મેપ પર ચર્ચા કરી છે અને લિનિયર મેપ ને સાબિત કરવા માટે આપણે ફક્ત આ Fk1uk2vk1Fuk2Fv લાગુ કરવાની જરૂર છે પછી આપણે કહીશું કે આપેલ મેપ લિનિયર મેપ છે અને આપણે એ પણ જોયું છે કે આ મેટ્રિક્સ પણ લિનિયર મેપ છે અને જો મેટ્રિક્સ ઓર્ડર m×n નો છે તો તેઓ Rn થી Rm ના એલિમેંટનો મેપ બનાવે છે અને A ની આ ઈમેજ A ની કોલમ સ્પેસ સિવાય કંઈ નથી અને આ ઇમેજ આ મેટ્રિક્સની કર્નલ આ લિનિયર મેપિંગ A એ કંઈ નથી એ A ની નલ સ્પેસ છે તેથી આ અહીં ઉપયોગમાં લેવાતા રેફરેન્સ છે અને તમારા ધ્યાન બદલ આભાર